નમસ્તે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ I ના વ્યાખ્યાન માં આપનું સ્વાગત છે અને આજનો આ વ્યાખ્યાન નંબર 9 છે અને અમે કેટલાક વેરીએબલ્સના ફકંશનનું પાર્સીઅલ ડેરીવેટીવ વિશે વાત કરીશું તો પાર્સીઅલ ડેરીવેટીવ શું છે ઇન્ડીપેન્ડન્ટ વેરીએબ્લ્સમાંથી કોઈ એકના સંદર્ભમાં ઘણા બધા વેરીએબ્લ્સના ફંક્શનનું સામાન્ય ડેરીવેટીવ છે જ્યારે અન્ય તમામ ઇન્ડીપેન્ડન્ટ વેરીએબ્લ્સને કોન્સ્ટેન્ટ રાખતા હોય છે તેથી અહીં લખેલું તે સામાન્ય ડેરીવેટીવ છે જ્યારે આપણે અન્ય ઇન્ડીપેન્ડન્ટ વેરીએબ્લ્સ ને કોન્સ્ટેન્ટ તરીકે રાખવા હોય અને કોઈ એક વિશેષના ડેરીવેટીવને કોઈ ચોક્કસ વેરીએબ્લ્સના સંદર્ભમાં લેવાનું હોય અને આ તે વેરીએબ્લ્સના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ કહેવાય છે તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે ફંક્શન z એ f x y ની બરાબર છે અને x y આર સ્ક્વેરમાં કોઈ ડોમેન નું છે અને z∈R રીયલ લાઈન છે તેથી f નું આ પાર્સીઅલ ડેરીવેટીવ x ના સંદર્ભમાં એક પોઈન્ટ x0 y0 પર જેને આપણે fxx0 y0 દ્વારા પણ સૂચવીએ છીએ આ નિર્ધારિત છે કારણ કે આપણે તે પહેલાં કહ્યું છે તે સામાન્ય ડેરીવેટીવ છે તેથી આપણે અહીં x ના સંદર્ભમાં ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી ડેરીવેટીવની મૂળભૂત વ્યાખ્યા કે જે લીમીટ ડેલ્ટા x 0 પર જાય છે અને તે પછી આપણે અહીં x0 માં ઇન્ક્રીમેન્ટ કરીશું તેથી x0Δx x માં આ ઇન્ક્રીમેન્ટ છે કારણ કે આપણે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી અહીં x0Δx અને પછી y0 આપણે y0 બદલી રહ્યા નથી તેથી તે y0 પર છે તેથી y0 જેમ છે તેમજ રહેશે અને માઈનસ ફંક્શન વેલ્યુ પોઈન્ટ x0y0 પર અને Δx દ્વારા ડિવાઈડેડ છે અને જો આ લીમીટ અસ્તિત્વમાં છે તો આપણે કહીશું કે આ પોઈન્ટ x0y0 પર x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ છે તે fx દ્વારા x0y0 અથવા ડેલ્ટા f ઓવર x ઉપર x0y0 દ્વારા સૂચવવામાં આવે છે આપણે આને અહીં સમજી શકીએ છીએ તેથી ફંક્શનમાં આપણે આ y0 ને કોન્સ્ટેન્ટ રાખ્યો છે અને આ પાર્સીઅલ ડેરીવેટીવ લઈએ છીએ તેથી હવે અહીં આ x નું ફંક્શન છે કારણ કે આપણે ફંક્શનમાં y0 ની જેમ બદલી લીધું છે અને તે પછી આ એક વેરીએબલ x નું ફંક્શન બની જાય છે અને પછી આપણે x ના સંદર્ભમાં ડેરિવેટિવ લઈ શકીએ છીએ અને પછીથી આપણે x ને x0 થી સબસ્ટીટ્યુટ કરી શકીએ છીએ તેથી જેમ કે ત્યાં લખાયેલ છે તે x ના સંદર્ભમાં એક પાર્સીઅલ ડેરીવેટીવ છે અહીં આપણે આ ફંક્શનના પાર્સીઅલ ડેરીવેટીવ ddx નો ઉપયોગ કરીએ છીએ જે x નો ફંક્શન છે કારણ કે આપણે yy0 સબસ્ટીટ્યુટ કર્યું છે આ y ની કોન્સ્ટેન્ટ વેલ્યુ છે એ જ રીતે પોઈન્ટ x0y0 પર y ના સંદર્ભમાં f નું ડેરીવેટીવ અને હવે કારણ કે આપણે y ના સંદર્ભમાં ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી હવે તે મૂળભૂત વ્યાખ્યામાં આપણે y0 માં ઇન્ક્રીમેન્ટ કરીશું તેથી અહીં y0y અને પોઈન્ટ x0y0 પર ફંક્શન વેલ્યુ f ને માઈનસ કરતા અને અહીં y દ્વારા ડિવાઈડેડ છે અને ફરીથી જો આ લીમીટ અસ્તિત્વમાં છે તો આપણે કહીએ છીએ કે પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે અને આ સૂચક છે કે જે fyx0 y0 ઉપર ડેલ f ઉપર ડેલ y x0 y0 પર છે અને ફરીથી આપણે પણ આ x0 ને ફિક્સિંગ જેવું લઈ શકીએ છીએ પછી આપણી પાસે આ ફંક્શન એક વેરીએબલ y ના ફંક્શન તરીકે છે અને પછી આપણે y ના સંદર્ભમાં આ પાર્સીઅલ ડેરીવેટીવ લઈ શકીએ છીએ જ્યાં પછીથી y તે y0 બરાબર છે તેથી આ પોઈન્ટ x0 y0 પર y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ થશે તેથી પાર્સીઅલ ડેરીવેટીવના જીયોમેટ્રીકલ ઇન્ટરપ્રિટેશન પર આવતા અમે આ પ્લેન ને થ્રી ડાઈમેન્સનલ માનીએ છીએ તેથી x અક્ષ y અક્ષ અને પછી આપણી પાસે ત્યાં z અક્ષ છે અને આપણી પાસે કેટલીક સપાટી છે જ્યાં ફંક્શન z f x y તેથી સપાટી આ ફંક્શન z f x y દ્વારા રજૂ થાય છે તેથી જો આપણે અહીં પ્લેન દ્વારા સપાટીને કાપીશું yy0 હવે આ પ્લેન yy0 છે આ y અક્ષ છે તેથી અહીં આપણી પાસે y અક્ષ પર પોઈન્ટ yy0 છે અને આ પ્લેન છે તેથી અહીં y ની કિંમત y0 અને બીજી બધી કિંમતો કોન્સ્ટેન્ટ છે તેથી અહીં આપણી પાસે આ પ્લેન yy0 છે જો આપણે આ સપાટીને કાપીશું તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં આ પ્લેન અને સપાટી દ્વારા ઇન્ટરસેક્શન નો કર્વ છે તેથી હવે અહીં આ કર્વ પર જો આપણે પોઈન્ટ લઈએ ઉદાહરણ તરીકે x0 y0 અને આપણે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ વિશે વાત કરી રહ્યા છીએ તે પછી જો આપણે આ કર્વ પર આ પોઈન્ટ x0y0 પર ટેંજેન્ટ દોરીએ અને પછી અહીં x અક્ષ નો એંગલ જોઈએ અને આ એંગલનું ટેંજેન્ટ સ્પષ્ટ રીતે x ના સંદર્ભમાં x0 y0 પર f નું પાર્સીઅલ ડેરીવેટીવ છે તેથી આ સમાન વ્યાખ્યા સમાન જીયોમેટ્રીકલ ઇન્ટરપ્રિટેશન છે જે આપણી પાસે એક વેરીએબલના ફંક્શન માટે છે ફક્ત એટલો જ તફાવત છે કે આપણે આ y ને ફિક્સ કર્યા છે તેથી yy0 જો આપણે આ પ્લેન ને આ સપાટી પર અથવા આ પ્લેનન દ્વારા કાપીશું તો પછી આપણને કર્વ મળશે અને પછી આપણે ફરી વન ડાઈમેન્સનલ કિસ્સામાં આવીશું અને જીયોમેટ્રીકલ ઇન્ટરપ્રિટેશન સમાન છે કે આ થિટાનું ટેંજેન્ટ એ બરાબર આ પોઈન્ટx0 y0 પર x ના સંદર્ભમાં f નું પાર્સીઅલ ડેરીવેટીવ છે સમસ્યા પર આવી રહ્યું છે કે ડેલ f ઓવર ડેલ x ની વેલ્યુ પોઈન્ટ x0y પર પર શોધવું તે અહીં ફંક્શન fxyye x નો પ્રથમ સિદ્ધાંત છે તેથી આપણે જે વ્યાખ્યા અગાઉના સ્લાઈડમાં ચર્ચા કરી છે તેનો ઉપયોગ કરીશું સામાન્ય પોઈન્ટ x y પર આ ∂f∂x અને ∂f∂y ગણતરી કરવા માટે તો વ્યાખ્યા શું હતી ∂f∂x x y પોઈન્ટ પર તેથી આપણે અહીં એક સામાન્ય પોઈન્ટx y લીધો છે તેથી વ્યાખ્યા કહે છે કે આપણે x માં ઇન્ક્રીમેન્ટ કરવું પડશે કારણ કે આપણે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ વિશે વાત કરી રહ્યા છીએ તેથી xΔx અને y માઈનસ ફંક્શન વેલ્યુ x y પર તેથી f x y અને આ ઇન્ક્રીમેન્ટ Δx દ્વારા ડિવાઈડેડ અને પછી x→0 લઈને તેથી પછી આપણે આ ફંક્શન લેવાનું છે જે fx yye x છે તેથી આ કિસ્સામાં આ xy તેથી તે y બની જશે અને x ને બદલે આપણી પાસે x Δx હશે તો e અને x માટે આપણી પાસે xx માઈનસ x y પર ફંક્શન વેલ્યુ ye x છે જે પોતેજ ફંકશન છે અને x દ્વારા ડિવાઈડેડ છે તેથી હવે જો આપણે અહીં જોઈએ તો ye x અને ye x કોમન છે તેથી અમે ye x ને બહાર લઈ શકીએ છીએ તેથી અહીં શું રહેશે e x અને પછી 1 કારણ કે ye x ને આપણે આ બંને ટર્મ માંથી કોમન લીધું છે અને પછી આપણે ત્યાં Δx દ્વારા ડિવાઈડ કર્યું છે હવે જો તમે આ લીમીટની ગણતરી કરો કારણ કે આપણે જોયું છે કે x 0 પર આવે છે આ e0 તે વન માઈનસ વન 00 ફોર્મ છે તેથી આપણે નિયમ લાગુ કરી શકીએ છીએ જે કહે છે કે આ લીમીટ e x જેવી હશે આ e x નું ડેરીવેટીવ અને અહીંના ડેરીવેટીવ 1 થશે તેથી જ્યારે x 0 થાય છે તેથી આ લીમીટ 1 પર જઈ રહી છે તેથી આ કિસ્સામાં અહીંનું ડેરીવેટીવ 1 અને y e x બનશે તેથી ye x હવે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ માટે તેથી હવે અમારી વ્યાખ્યા બદલાશે તેથી x જેમ છે તેમ રહેશે અને તેઓ y ને ઇન્ક્રીમેન્ટ કરતો રહેશે તેથી y Δy અને f x y ને y દ્વારા ડિવાઈડ કરવામાં આવશે તેથી હવે આને ફંક્શનમાં સબસ્ટીટ્યુટ કરતા તેથી આપણી પાસે yy અને e x માઈનસ ફંક્શન y ex છે અને આ Δ y દ્વારા ડિવાઈડેડ છે તેથી ફરીથી અહીં y e પાવર માઇનસ x એ કોમન ટર્મ y e x છે અને અહીં આપણી પાસે y e x પણ છે તેથી જે બાકી છે તે પછી લીમીટ y 0 પર જાય છે અને e x પર જાઓ તેથી અહીં આપણી પાસે y e x છે જે રદ કરે છે તેથી y e x અને માઈનસ y e x રદ કરો અને પછી અમારી પાસે ye xy છે તેથી y પણ રદ થાય છે અને અમને ફક્ત e x મળે છે તેથી કોમન લેવાની જરૂર નથી કારણ કે આ y e x છે અને અહીં આપણી પાસે માઈનસ y e x સમાન શબ્દ છે તેથી તે મૂળરૂપે રદ થાય છે અને તે પછી અમારી પાસે y e x ટર્મ છે જે y દ્વારા ડિવાઈડેડ થાય છે અને આ y અને y રદ કરવામાં આવશે તેથી આપણે e x મેળવીશું અને અહીં કોઈ Δy ટર્મ નથી તેથી આ ફક્ત e x છે તો આપણે શું જોઈ શકીએ તેથી આ પાર્સીઅલ ડેરીવેટીવની મૂળભૂત વ્યાખ્યાન અથવા મૂળભૂત વ્યાખ્યાનો ઉપયોગ કરી રહ્યો હતો અમે x ના સંદર્ભમાં ડેરિવેટિવ્ઝ મેળવ્યા હતા જે y e x હતી અને y ના સંદર્ભમાં તે e x હતું આપણે આની સીધી ગણતરી પણ કરી શકીએ કારણ કે આ ફંક્શન f x y તરીકે આપ્યું છે જે y e x ની બરાબર છે અને x ના સંદર્ભમાં પોઈન્ટx y પર પાર્સીઅલ ડેરીવેટીવ છે તેથી અહીં y કોન્સ્ટેન્ટ રાખવા y ને કોન્સ્ટેન્ટ તરીકે લેવામાં આવશે અને પછી પાર્સીઅલ ડેરીવેટીવ લેતા તેથી y જેમ હતું તેમજ રહેશે અને e x નું ડેરીવેટીવ e x હશે તેથી x ના સંદર્ભમાં આપણી પાસે પાર્સીઅલ ડેરીવેટીવ છે જે આપણે અહીં પહેલેથી જ જોયું જે ye x છે તેમ y ના સંદર્ભમાં આપણે પાર્સીઅલ ડેરીવેટીવ મેળવી શકીએ છીએ તેથી જો આપણે અહીં y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ કરીએ તો હવે આ x ને કોન્સ્ટેન્ટ તરીકે માનવામાં આવશે તેથી e પાવર માઈનસ x ને કોન્સ્ટેન્ટ માનવામાં આવશે અને પછી આપણે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ કરશું તેથી આ 1 હશે પછી આપણી પાસે e x છે તેથી ફરીથી આપણે મેળવીએ છીએ તેથી આપણે સામાન્ય વ્યાખ્યા અથવા જાણીતા અનામતનો ઉપયોગ કરીને અન્ય વેરીએબલને કોન્સ્ટેન્ટ રાખીને સીધી ગણતરી કરી શકીએ છીએ તેથી પાર્સીઅલ ડેરીવેટીવ અને કંટીન્યુટી વચ્ચેનો સંબંધ શું છે આપણે આની પહેલાનાં વ્યાખ્યાનમાં લીમીટ અને કંટીન્યુટીની ચર્ચા કરી ચુક્યા છે તેથી જો કોઈ ફંક્શનમાં પાર્સીઅલ ડેરીવેટીવ થઈ શકે છે જે એક રસપ્રદ પરિણામ છે તેથી જો કોઈ ફંક્શનમાં x અને y ના સંદર્ભમાં અથવા તેના સંદર્ભ વગર કોઈ પોઈન્ટ પર પાર્સીઅલ ડેરીવેટીવ થઈ શકે તે કંટીન્યુઅસ વગર તેથી આપણે આ કિસ્સામાં પાર્સીઅલ ડેરીવેટીવના અસ્તિત્વ માટે કંટીન્યુટીની જરૂર નથી જ્યારે આપણે સામાન્ય ડેરિવેટિવ્ઝ વિશે વાત કરીએ છીએ તો કંટીન્યુટી અલગતા માટે આવશ્યક છે પરંતુ તે અત્યાર સુધી આપણે ડિફરન્ટિએબિલીટી તરીકે ઓળખાવીએ છીએ અથવા ત્યાં એકલા કિસ્સામાં સિંગલ વેરીએબલનાં સિંગલ ફંક્શનનું ડેરિવેટિવ મેળવવું જોઈએ આપણને ફંક્શનની કંટીન્યુટીની જરૂર છે પરંતુ આ કિસ્સામાં ફંક્શનમાં x અને y બંને માટે પાર્સીઅલ ડેરીવેટીવ હોઈ શકે છે જ્યારે ત્યાં કંટીન્યુઅસ ન હોવું જોઈએ બીજી બાજુ કંટીન્યુઅસ ફંક્શનનું પાર્સીઅલ ડેરીવેટીવ ન થઈ શકે તેથી આજુબાજુની રીતે આપણી પાસે કંટીન્યુઅસ ફંક્શન હોઈ શકે છે પરંતુ તે પાર્સીઅલ ડેરીવેટીવ નહીં હોય તેથી કંઇ પણ શક્ય છે અને અમે હવે આ ઉદાહરણમાં જોશું કે જે આ ફંક્શનને બતાવશે જે આપણે હવે તપાસ કરીશું તે કંટીન્યુઅસ છે પરંતુ તેના પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં નથી તેથી તે એક ઉદાહરણ છે જે બતાવે છે કે ફંક્શન કંટીન્યુઅસ છે પરંતુ 00 પર પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં નથી તો ચાલો 00 પર કંટીન્યુટી તપાસીએ તેથી આપણી પાસે આ ફંક્શન છે fxyxysin 1xy xy≠0 0elsewhere અને અમે કંટીન્યુટી બતાવવા માંગીએ છીએ કે જો આ ફંક્શન fx y ની લીમીટ x y એ 0 0 પર જાય છે તો આ લીમીટ 0 છે જો આ લીમીટ 0 છે કારણ કે ફંકશન વેલ્યુ અહીં 00 પર 0 છે તેથી આપણે બતાવીશું કે આ લીમીટ ફંક્શન વેલ્યુ બરાબર છે તો ફંક્શન કંટીન્યુઅસ છે આપણે ઉદાહરણ તરીકે ડેલ્ટા એપ્સીલોન ડેફિનેશનનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા આપણે સીધા જ કરી શકીએ છીએ જેમ આપણે આની પહેલાનાં વ્યાખ્યાનમાં કર્યું છે તેથી ચાલો ફક્ત એપ્સીલોન ડેલ્ટા ની માનક વ્યાખ્યામાંથી પસાર થઈએ તો અહીં f x y માઈનસ આ 0 ફંકશન વેલ્યુ આ તફાવતની સમાન છે તેથી અહીં તે ફંક્શનમાં જ xysin 1xy છે અને આપણે જાણીએ છીએ કે sin 1 દ્વારા બાઉન્ડેડ છે તેથી આપણે આ x પ્લસ xy કરતા ઓછા લખી શકીએ છીએ તેથી આ 1 દ્વારા બાઉન્ડેડ છે તેથી આ એક મોટી સંખ્યા હશે આની કરતા અને ફરીથી આપણે આ પરિણામ ત્રાઈન્ગુંલર ઇનઇક્વાલીટી ને પણ જાણી શકીએ છીએ કે x y ની એબ્સોલ્યુટ વેલ્યુ xy કરતા ઓછી અથવા સમાન છે અને હવે આપણે અહીં એક ગણતરી કરીશું કે આ x y ને સબસ્ટીટ્યુટ કરવા માટે અથવા નેહબરહુડ ની દ્રષ્ટિએ x y ની એબ્સોલ્યુટ વેલ્યુ નો અંદાજ કાઢવા માટે જો તમને યાદ હોય તો આ ઇનઇક્વાલીટી ને નેહબરહુડ ની દ્રષ્ટિએ સેટ કરો જેથી અમે અને ના રીલેશન મેળવી શકીએ તેથી અહીં જો આપણે x ની એબ્સોલ્યુટ વેલ્યુ માઈનસ y હોલ સ્ક્વેર ની એબ્સોલ્યુટ વેલ્યુ ધ્યાનમાં લઈએ તો આ હંમેશા હકારાત્મક રહેશે કારણ કે આ હોલ સ્ક્વેર ટર્મ છે અને તે પછી આપણી પાસે અહીં x2 y2 છે અને આ માઈનસ 2 ટાઈમ્સ x ની એબ્સોલ્યુટ વેલ્યુ માઈનસ y ની એબ્સોલ્યુટ વેલ્યુ હશે જેને હું જમણી બાજુ લાવી શકું છું તેથી જમણી બાજુ 2 x ની એબ્સોલ્યુટ વેલ્યુ અને y ની એબ્સોલ્યુટ વેલ્યુ બનશે હવે જો હું બંને બાજુઓને આ x2y2 ઉમેરીશ તેથી અહીં તે 2x2y2 અને જમણી બાજુ x2y2 બનશે અને આ પ્લસ 2 ટાઈમ્સ x and y થશે આ જમણી બાજુ આપણે | x | | y | હોલ સ્ક્વેર તરીકે લખી શકીએ છીએ અને ડાબી બાજુ એ 2x2y2 છે અને હવે આપણે અહીં સ્ક્વેર રૂટ લઈ શકીએ છીએ તેથી આ 2x2y2 ની જેમ બનશે અને તેના બરાબર કરતા ઓછા | x | | y | ની બરાબર કરતા ઓછી છે આ બીજી રીત છે તેથી આ બરાબર અથવા તેના કરતાં વધારે છે કારણ કે અહીં તેના કરતાં વધારે હતું તેથી આ | x | | y | કરતા વધારે અથવા બરાબર છે તેથી હવે અમે આ ટર્મ અહીં બદલી શકીએ છીએ xy2x2y2 તો ચાલો આપણે તે કરીએ 2x2y2 અને હવે અહીં બરાબર આપણી પાસે આ 00 પોઈન્ટ નો નેહબરહુડ છે જેને આપણે દ્વારા બાઉન્ડ કરી શકીએ છીએ તેથી અહીં આ ટર્મ નેહબરહુડ માટે તે ઇનઇક્વાલીટી નો ઉપયોગ કરી શકે છે અને પછી અમારી પાસે 2δ છે અને હવે આ તફાવતનો ઉદ્દેશ એ છે કે આ તફાવત fx y માઈનસ 0 એ ϵ કરતા ઓછો કરવો તેથી આ હવે કરતા ઓછું છે જો તમે બનાવશો તો આપણને δ અને વચ્ચેનો સંબંધ મળશે તેથી અહીં પસંદ કરવામાં આવે છે આ માંથી સ્ક્વેર રૂટ 2 દ્વારા કારણ કે આપવામાં આવેલ છે અને પછી આપણે આ શોધી શકીએ છીએ આ રીલેશન દ્વારા કંઈપણ આ ડિવાઈડેડ સ્ક્વેર રૂટ 2 કરતા નાનું છે અને પછી આપણી પાસે છે કે આ તફાવત કરતા ઓછો છે જ્યારે પણ અમે આ નેહબરહુડ માંથી x y પસંદ કરીએ છીએ આ નેહબરહુડ 00 પોઇન્ટ ના આ નેહબરહુડ થી તેથી આપેલ સંખ્યા એ ફંક્શન ની લીમીટ છે તે સાબિત કરવા માટેનો આ ϵδ અભિગમ છે જે અહીં xysin 1xy છે તો આપણે જે જોયું છે કે આ 0 એ આ f x y ફંક્શનની લીમીટ છે તેથી તે કિસ્સામાં અમે કંટીન્યુટી સાબિત કરી છે તેથી આ સૂચવે છે કે f x y કંટીન્યુઅસ છે આગળ 00 પોઇન્ટ પર પાર્સીઅલ ડેરીવેટીવ તરફ આગળ વધીએ તેથી આપણી પાસે આ ફંકશન છે અને હવે આપણે આ વ્યાખ્યા x 0 પર જાય છે નો ઉપયોગ કરશું અને અને x0x અને માઈનસ f ઓવર x તેથી x0 અને y0 0 0 થી તેથી આપણે 00 પોઈન્ટ પર ડેરીવેટીવ વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો આપણે આ લીમીટ અસ્તિત્વમાં છે તો અમે આ લીમીટ લઈ રહ્યા છીએ પછી આપણે x અસ્તિત્વના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવને લઇ રહ્યા છીએ જો તે અસ્તિત્વમાં નથી તો આપણે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં નથી તેમ કહીશું તેથી અહીં આ કિસ્સામાં આપણી પાસે હવે વ્યાખ્યા મુજબ છે અને Δx 0 પર જાય છે તેથી આ f તેથી અહીં y 0 છે અને પછી x x દ્વારા બદલવામાં આવશે તેથી અમારી પાસે x અને sin 1x છે અને આ 1x ટર્મ અહીં છે તેથી x અને Δx રદ થઈ જાય છે અને તે પછી આપણે ફક્ત આ લીમીટ x 0 sin 1x અને Δx 0 પર પહોંચીએ છીએ તેથી અહીં આ કિસ્સામાં આપણે જાણતા નથી કે આ લીમીટ શું છે કારણ કે sin ડિફાઇનાઈટ નથી જયારે x 0 પર જાય છે અમે આના મૂલ્યને સમાપ્ત કરી શકતા નથી તેથી મૂળભૂત રીતે આ કિસ્સામાં આ લીમીટ અસ્તિત્વમાં નથી કારણ કે આપણે જાણતા નથી કે આ નંબર શું છે તેથી લીમીટ તેનો અર્થ એ કે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ આ કિસ્સામાં અસ્તિત્વમાં નથી અને સ્પષ્ટ છે કે આપણે y માટે આ જ ગણતરી કરી શકીએ અથવા આ લીમીટ મેળવવા માટે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ કરીએ છીએ અને આપણે શોધીશું કે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં નથી બીજી સમસ્યા તરફ વધીએ આપણી પાસે હવે એક ફંક્શન છે જે બતાવીશું fxyxyx22y2xy≠00 0elsewhere તે કંટીન્યુઅસ નથી પરંતુ તેનું પાર્સીઅલ ડેરીવેટીવ 00 પર અસ્તિત્વમાં છે પહેલાની સમસ્યામાં આપણે જોયું છે કે ફંક્શન કંટીન્યુઅસ હતું પરંતુ પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં નથી આ કિસ્સામાં અમે બતાવીશું કે ફંક્શન કંટીન્યુઅસ નથી પરંતુ તેના પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે બંને પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે તેથી શા માટે આ કંટીન્યુઅસ નથી જો આપણે પાથ ymx પસંદ કરીએ તો પછી આપણે જે શોધીએ છીએ કારણ કે y mx અને પછી અહીં y mx પણ તો અહીં x2 અહીં x2 અને અહીં પણ x2 આવશે અને આપણને શું મળશે તેથી અહીં આપણી પાસે x અને પછી y mx છે તેથી આપણી પાસે x22x2m2 છે અને પછી લીમીટ x 0 પર જાય છે તેથી અહીં x2 અહીં x2 અહીં x x2 છે તેથી અમે આ લીમીટ m12m2 તરીકે મેળવીશું m12m2 અને તેથી આ લીમીટ અસ્તિત્વમાં નથી કારણ કે તે m પર આધારીત છે M ની જુદી જુદી વેલ્યુ માટે આપણને આ લીમીટની જુદી જુદી વેલ્યુ મળી રહી છે તેથી આ લીમીટ અસ્તિત્વમાં નથી અને ફંક્શન કંટીન્યુઅસ નથી હવે અમે બતાવીશું કે ફંક્શન કંટીન્યુઅસ નથી તેમ છતાં આપણે x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ ની ગણતરી કરી શકીએ છીએ તેથી આપણી વ્યાખ્યા સાથે પાર્સીઅલ ડેરીવેટીવ જેની આપણી સમૃધ્ધ વ્યાખ્યા છે 00 પોઇન્ટ પર જે x0 અને f0 0 ઓવર x હવે x0 છે તેથી એક આર્ગ્યુંમેન્ટ 0 છે y 0 છે તેથી આ પ્રોડક્ટ ને કારણે આ 0 બનશે તેથી અહીં તે 0 છે અને પછી f 00 આ પણ 0 છે તેથી 0 માઈનસ 0 ઓવર ઉપર x અને આ 0 છે જે પણ x છે અહીં આપણી પાસે આ લીમીટ ની વેલ્યુ 0 છે તેનો અર્થ એ કે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ 0 છે હવે y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ તેથી આપણી પાસે આ કિસ્સામાં y0Δy છે અને x0y ઓવર y વ્યાખ્યા મુજબ આપણે આ x0y0 ને લીધું છે તમે 0 મુકો છો આપણે 00 પોઈન્ટ પર પાર્સીઅલ ડેરીવેટીવ વિશે વાત કરી રહ્યા છીએ તેથી f0Δy f00Δy ફરીથી તે જ આર્ગુંમેન્ટ કારણ કે અહીં x 0 છે અને ન્યુંમેરેટર નું પ્રોડક્ટ ત્યાં x y ટર્મ છે તો અહીં આ પણ 0 તેથી આ 0 બનશે અને આ 0 છે તેથી 0 0Δy અને આ 0 છે અને આપણને ફરીથી આ લીમીટ 0 તરીકે મળશે તેથી x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં બંનેના પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે અને બંને કેસોમાં પાર્સીઅલ ડેરીવેટીવ ની વેલ્યુ 0 છે અને ફંક્શન આ કિસ્સામાં કંટીન્યુઅસ નથી બીજી સમસ્યા તેથી અહીં આપણી પાસે છે fxy2x33y3x2y2xy≠00 0elsewhere તેથી આપણે fx અને fy ને પોઇન્ટ 00 પર ગણતરી કરવા માંગીએ છીએ તેથી ફરીથી વ્યાખ્યા મુજબ આપણી પાસે fx0 0 બરાબર fΔx0 f00Δx છે અને Δx 0 પર જાય છે આ x ના સંદર્ભેમાં પાર્સીઅલ ડેરીવેટીવ છે તેથી હવે આપણે fx0 ને બદલીશું તેથી y અહીં 0 છે ત્યાં પણ 0 અને આપણે આ 2 ટાઈમ્સ મેળવીશું તેથી જ્યારે y 0 હશે તેથી આ ફંક્શન 2x થઈ જશે ખાલી 2x તેથી આપણને વન 2Δx મેળવીશું અને અહીં ફરીથી x દ્વારા ડિવાઈડ કરીશું પછી લીમીટ Δx 0 થઈ જશે તેથી x રદ થાય છે અને આપણને આ વેલ્યુ 0 તરીકે મળશે તો આપણે અહીં વેલ્યુ 2 મેળવીશું હવે બીજું જ્યારે આપણે fy0 0 ની ગણતરી કરીશું તેથી આપણી પાસે ફરીથી એવી જ સ્થિતિ છેઆ 0 y તેથી આ વખતે y રહેશે તેથી આપણી પાસે અહીં 3 ટાઈમ્સ હશે અને y માઈનસ આ f0 0 0 અને ઓવર y અને Δy → 0 છે તો અહીં આ રદ થાય છે અને તમને આ વેલ્યુ 3 તરીકે મળશે તો આ અહીં 3 છે તેથી આપણી પાસે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ છે જેમ f નું y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ અહી ૩ છે આ ફંક્શન કંટીન્યુઅસ છે અને પાર્સીઅલ ડેરીવેટીવ પણ અસ્તિત્વમાં છે કારણ કે આ કિસ્સામાં આપણે સરળતાથી સાબિત કરી શકીએ છીએ કે પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે અને અમે આ પહેલાનાં વ્યાખ્યાનમાં કરી ચૂક્યાં છે તેથી અહીં ઉદાહરણ તરીકે કંટીન્યુટી જોવા માટે આપણે xrcos અને yrsin મૂકી શકીએ છીએ અને આ અહીં r2 આવશે અને પછી 2 r3 અને 3r3 અને અને લીમીટ r → 0 તેથી આ કિસ્સામાં 1r ન્યુમેરેટરમાં ટકી રહેશે અને બાકીની ટર્મ અહીં બાઉન્ડેડ છે તેથી આ 0 પર જશે તેથી ફંક્શન કંટીન્યુઅસ છે અને પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે તેથી કંઇ પણ શક્ય છે અમે ઉદાહરણ જોયા છે જ્યારે ફંક્શન કંટીન્યુઅસ હોય પણ પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં ન હોય અથવા જયારે ફંક્શન કંટીન્યુઅસ નથી ત્યારે પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં હોય આ કિસ્સામાં ફંક્શન પણ કંટીન્યુઅસ છે અને પાર્સીઅલ ડેરીવેટીવ પણ અસ્તિત્વમાં છે તેથી આ ઉદાહરણ ફરીથી x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવની ગણતરી કરવા માટે અને આ પાર્સીઅલ ડેરીવેટીવની કંટીન્યુટીની પણ ચર્ચા કરીશું તેથી અહીં fx જયારે x y ≠ 00 તેથી જ્યારે x y ≠ 00 આપણી પાસે આ સરસ ફંક્શન છે સમસ્યા 0 પર છે જ્યાં આપણે અલગથી 0 તરીકે વ્યાખ્યાયિત કરવી પડશે તેથી જ્યારે x y ≠ 00 આપણી પાસે આ ફંક્શન છે અને આપણે આ y ને કોન્સ્ટન્ટ તરીકે માનીને x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ લઈ શકીએ છીએ તેથી આ ગણતરીને x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ માટે આપણે ફક્ત સામાન્ય ગણતરીઓને અનુસરી શકીએ છીએ તેથી અહીં x2y2 અને સ્ક્વેર રૂટ તેથી આ તેનો હોલ સ્ક્વેર હશે અને પછી ન્યુમેરેટરમાં જ્યારે આપણે આનો ડેરિવેટિવ લઈશું y ને કોન્સ્ટન્ટ માનીને તેથી અહીં આપણે x ઓફ xy ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ મેળવીશું જે y હશે અને પછી માઈનસ આ x y અને પાર્સીઅલ ડેરીવેટીવ જે અહીં ½ છે અને પછી અહીં આ x2y2 છે અને અમે x ના સંદર્ભમાં પાર્સીઅલ ડેરીવેટીવ લઈએ છીએ તેથી આ 2 x આવશે અને આ 2 રદ થશે અને તે પછી આપણે અહીં આ y ટર્મ ને x2y2 સાથે ગુણાકાર કરી શકીએ છીએ અને પછી આપણી પાસે માઈનસ છે તેથી અહીં ફરીથી આ ટર્મ ત્યાં જશે કારણ કે આ કોસન્ટ નિયમ છે તેથી x2y2 તેથી આ yx2y2 બનશે અને માઈનસ આ x2y થશે અને પછી આ x2y2 ટર્મ દ્વારા ડિવાઈડ કરવામાં આવશે અને આ પણ આવશે તેથી આ 3 બાય 2 થઈ જશે 1 અને આ અડધા તેને 32 બનાવશે તેથી આ અહીં x2y રદ થશે આપણને y3 મળશે ચોક્કસ આ ટર્મ અહીં y3x2y232 અને તે જ રીતે આપણે આ fy ની ગણતરી y ના સદર્ભમાં કરી શકીએ છીએ તેથી આપણે y ની જગ્યાએ ફક્ત x ને બદલીશું કારણ કે ફંક્શનની સીમેત્રી છે તેથી અમને મળી fxxyy3x2y232xy≠00 0elsewhere અને અહીં x ના સંદર્ભમાં આ પાર્સીઅલ ડેરીવેટીવ આપણે મૂળભૂત વ્યાખ્યાઓ સાથે આની પણ ગણતરી કરવી પડશે તેથી આપણે અહીં fx પર 00 શું છે તે વાપરવું પડશે તેથી નોન જીરો પોઈન્ટ પર કે નોન જીરો પોઈન્ટ આપણે સીધા અહીંથી ગણતરી કરી શકીએ છીએ અને 00 પર આપણે મૂળભૂત વ્યાખ્યાઓનો ઉપયોગ કરવો પડશે તેથી Δx 0 પર જાય છે અને અમારી પાસે fΔx0 f00Δx છે તો f0 0 એ 0 છે અને અહીં જો આર્ગ્યુંમેન્ટ માંથી કોઈ એક 0 છે તેથી આ ફંક્શન 0 બની જશે અને આપણી પાસે 0 0x છે તેથી આ 0 થઈ જશે તેથી આપણે અહીં 0 નો ઉપયોગ કર્યો છે પરંતુ આપણે પાર્સીઅલ ડેરીવેટીવ 0 પર મેળવવા માટે આ મૂળભૂત વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે તેથી અહીં પણ આપણે 0 અને આગળ આગળ વધીએ છીએ તેથી અમે કંટીન્યુટી વિશે ચર્ચા કરવા માંગીએ છીએ તેથી કંટીન્યુટીની ચર્ચા કરવા માટે આપણે જોવું પડશે કે આની લીમીટ શું છે શું આ ફંક્શનની લીમીટ 0 છે અથવા તે જ વસ્તુ અહીં છે કે આની લીમીટ 0 છે તે પછી ફંક્શન કંટીન્યુઅસ છે નહીં તો તે કંટીન્યુઅસ નથી તેથી આપણે તે લીમીટ અહીં તપાસવી પડશે આ સ્થિતિમાં જ્યારે આપણે xrcos yrsin ને બદલીએ છીએ તેથી આપણે અહીં r3 મેળવીશું અને અહીં પણ r3 મળશે તેથી r ક્યુબ રદ થઈ જશે અને અમને મળશે તેથી આ લીમીટ પર નિર્ભર છે તેથી આ કંટીન્યુઅસ નથી તેથી આ fx y કંટીન્યુઅસ નથી કારણ કે આ લીમીટ અસ્તિત્વમાં નથી તે θ પર નિર્ભર છે કંટીન્યુટી માટે લીમીટ અસ્તિત્વમાં હોવી જોઈએ અને તે 00 ના વેલ્યુ જેટલી હોવી જોઈએ તેથી આ કિસ્સામાં લીમીટ અસ્તિત્વમાં નથી તેથી આ પાર્સીઅલ ડેરીવેટીવ કંટીન્યુઅસ નથી શું આપણે fy માટે સમાન ગણતરી કરી શકીએ છીએ તેથી બંને પાર્સીઅલ ડેરીવેટીવ fx અને fy તેઓ કંટીન્યુઅસ નથી અમારું એક પરિણામ પર્યાપ્ત પર છે જે એક ક્ષેત્ર r માં કંટીન્યુટી માટેની પૂરતી સ્થિતિ છે તેથી તે શું કહે છે જો ફંક્શન f x y માં બધા ક્ષેત્રમાં સર્વત્ર પાર્સીઅલ ડેરીવેટીવ fx અને fy હોય તો અહીં પાર્સીઅલ ડેરીવેટીવનું અસ્તિત્વ અને તદુપરાંત આ પાર્સીઅલ ડેરીવેટીવ અહીં કેટલાક નંબર M દ્વારા બાઉન્ડેડ છે તેથી તે ક્ષેત્રમાં fxx y બાઉન્ડેડ છે અને fx પણ fy બાઉન્ડેડ છે જ્યાં આ M x અને y થી ઈન્ડીપેન્ડેન્ટ છે તેથી પછી fx y દરેક જગ્યાએ કંટીન્યુઅસ છે તેથી ફરીથી આ એક પર્યાપ્ત સ્થિતિ છે કંટીન્યુટી માટે તેથી જો પાર્સીઅલ ડેરીવેટીવ અસ્તિત્વમાં છે અને તે બાઉન્ડેડ છે તો ફંક્શન કંટીન્યુઅસ રહેશે અને આપણને x0y0 પર આ કંટીન્યુટીની ચર્ચા કરવા માટે પૂરતી સ્થિતિ પણ હોઈ શકે છે તેથી અહીં જો પાર્સીઅલ ડેરીવેટીવ માંથી કોઈ એક અસ્તિત્વમાં છે અને તે નેહબરહુડમાં બાઉન્ડેડ છે તેથી અહીં આપણે નેહબરહુડ વિશે વાત કરવાની છે તેથી જો પાર્સીઅલ ડેરીવેટીવ માંથી કોઈ એક અસ્તિત્વમાં છે અને આ નેહબરહુડમાં બાઉન્ડેડ છે અને બીજુ એક આ x0 y0 પોઈન્ટ પર અસ્તિત્વમાં છે તે પછી આપણે એ પણ કહી શકીએ કે ફંક્શન x0 y0 પોઈન્ટ પર કંટીન્યુઅસ છે તેથી આપણે આજે જે શીખ્યા છે તે પછીનાના વ્યાખ્યાનોમાં ઉપયોગમાં લેવામાં આવશે તે છે પાર્સીઅલ ડેરીવેટીવ તેથી તે x ની સાપેક્ષમાં આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને આપણે બીજા ઘણા વ્યાખ્યાનોમાં ઉપયોગમાં લઈશું તેથી x ની સાપેક્ષમાં ઇન્ક્રીમેન્ટ અને પછી આ કોસેન્ટ આપણે આ લીમીટ લેવી પડશે જો આ લીમીટ અસ્તિત્વમાં હોય તો અમે તેને x ના સાપેક્ષમાં પાર્સીઅલ ડેરીવેટીવ કહીશું અને સમાન વસ્તુ y ના સાપેક્ષમાં પાર્સીઅલ ડેરીવેટીવ કહીશું આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા આ સંદર્ભો છે ખુબ ખુબ આભાર